ઠીક છે હવે ચાલો આગળનાં મોડ્યુલ પર આગળ વધીએ અને આપણે અબ્સોર્બિંગકરવાની જરૂર છે આપણે તેને કેવી રીતે સમાપ્ત કરીએ તેથી અબ્સોર્બિંગબાઉન્ડ્રી કંડીશન અબ્સોર્બિંગબાઉન્ડ્રી કંડીશન જે આપણે FEMના કિસ્સામાં અભ્યાસ કર્યો તેના સરખી છે ઓકે પરંતુ અત્યારે આપણે તેને FDTDની ભાષામાં મુકવું પડશે ઓકે તેથી આમાંથી થોડુંક તમારા માટે પુનરાવર્તન જેવું હશે જેમણે FEM મોડેલ બરાબર જોયું છે ઓકે તેથી સામાન્ય રીતે આપણે અબ્સોર્બિંગ બાઉન્ડ્રી કંડીશન ને ABCs આવે છે અને આ CEMનું સાચું છે માત્ર FDTD માટે જ નહિ ઓકે તેથી CEM સામાન્ય રીતે ઠીક છે તો ચાલો આપણે કહીએ કે આ ગણતરીની બાઉન્ડ્રી છે તેથી પ્રથમ જાત એ છે જેને સ્થાનિક કરવાની રીત છે ચાલો કહી શકીએ કે બાઉન્ડ્રી નો આ ભાગ ફક્ત ક્ષેત્રના સ્થાનિક મૂલ્યો પર આધારિત છે તે બીજા કોઈ પર આધાર રાખતો નથી ઓકે શબ્દ પોતે જ સ્થાનિક ABC છે ત્યાર બાદ તમે ઉદાહરણ તરીકે જોયું તમારી FEMમાં ખાસ વિકલન dEdx ને jkE દ્વારા બદલવામાં આવ્યું હતું તેથી તે સમયે ક્ષેત્રનું મૂલ્ય ફક્ત બીજે ક્યાંય પણ યોગ્ય નથી તેને અમલમાં મૂકવાનો આ સૌથી સરળ રસ્તો છે બીજો વૈશ્વિક લખો ત્યારે સંકલન સમીકરણ પદ્ધતિના કિસ્સામાં કન્ટુર સાથેના બધા ક્ષેત્રોનો સમાવેશ એક સમીકરણમાં થાય છે તેથી તે પણ બાઉન્ડ્રી શરત છે કારણ કે તમે તેને ફક્ત બાઉન્ડ્રી પર લગાવી રહ્યા છો પરંતુ તે વૈશ્વિક બાઉન્ડ્રી ની કંડીશન છે જે તે આ બધા નિયમો પર આધારીત છે અને ત્રીજું જે ખરેખર વ્યાવસાયિક સોફ્ટવેરમાં ખૂબ પ્રખ્યાત છે અને આ બધાને અબ્સોર્બિંગમાધ્યમો જેને આપણે આવરી લઈશું તેથી અહીં તત્વજ્ઞાન એ છે કે તમે અહીં બીજી મટીરીય્લ્સ ઉમેરશો જેની પાસે અબ્સોર્બિંગ ગુણધર્મ છે તેથી મારે આ મટીરીય્લ્સની રચના કરવાની છે જે મૂળભૂત રીતે તરંગને અબ્સોર્બ કરી લે છે અને ફરીથી તે તેને પાછું મોકલે છે કોઈ સંખ્યાત્મક પરાવર્તન નથી ઓકે તેથી આ ત્રણ વસ્તુઓ છે તેથી આપણે શું જોશું તેથી આપણે ખરેખર FEM માં સ્થાનિક ABCs જોયા છે તમે સંકલન સમીકરણ પદ્ધતિઓમાં વૈશ્વિક ABCs જોયા છે અને આપણે થોડી વાર પછી અબ્સોર્બિંગ માધ્યમ વિશે જોઈશું પરંતુ અમલ કરવા માટેનો સૌથી સરળ ABCs છે દેખીતી રીતે સ્થાનિક ABCs આ તમે વૈશ્વિક ABCsને સંકલન સમીકરણ પદ્ધતિઓમાં જોયા છે તેથી અમે ફરી એકવાર FDTD માં આ સ્થાનિક ABCs અમલ કરીશું અને ત્યાર બાદ આપણે અબ્સોર્બિંગ માધ્યમ પર જઈશું તેથી અહિયાં કેટલાક ઐતિહાસિક નામ છે જેમકે એન્ક્વિસ્ટ તેથી આ વ્યક્તિઓ એ વૈજ્ઞાનિકો છે જેમણે CEM સાહિત્યમાં ABCs ના પ્રથમ અને બીજા ઓર્ડર આપ્યા ઓકે તેથી આ 1977 ની સાચી વાત છે અને પછી તમે Mur નામના એક વ્યક્તિએ 1981 માં પ્રથમ વખત FDTDમાં લાગુ કર્યું તેથી FDTD એ જૂની પદ્ધતિ નથી પણ તેને લોકપ્રિય બનવા માટે કમ્પ્યુટિંગ પાવરમાં અપગ્રેડની જરૂર છે તેથી તેને છેલ્લા 30 વર્ષથી રીતે વિકસિત થયું છે બરાબર તેથી પહેલાની જેમ જ્યારે આપણે આ સ્થાનિક ABC તરફ FEMના કિસ્સામાં જોયું તો આપણે શું કર્યું આપણે તરંગનું સમીકરણ બરાબર જોયું હતું તેથી આપણે ફરીથી આપણા સામાન્ય તરંગ સમીકરણ પર પાછા જઈશું અને આપણે જાણીએ છીએ કે આનો ઉકેલ આ સ્વરૂપનો માં આ પ્રકારે બને છે

તેથી સમીકરણ 1 ના ઉકેલો ડાબે જતા અને જમણે જતા તરંગો દ્વારા સંતુષ્ટ થઈ ગયું સમીકરણો 2 અને સમીકરણો 3 શું છે શું તેઓ પણ ડાબી અને જમણી બાજુના તરંગોને સંતોષે છે સાચું નથી ધારો કે હુ પહેલું સમીકરણ લઉં છું આ E શું સંતોષે છે જમણી બાજુના તરંગો ધારી લઈએ હુ લઉં છું પહેલું વિકલન મને jk અને બીજું વિકલન મને અને આપે છે તેથી મને તે યોગ્ય રીતે સંતોષ થાય છે તેથી આ સંતુષ્ટ છે અને બીજું સમીકરણ મને આપે છે ઓકે પરંતુ તેઓ બીજા સમીકારણને સંતુષ્ટ કરતા નથી ઓકે તેથી યાદ રાખો કે આપણે આ તરંગ સમીકરણ કેવી રીતે મેળવ્યું છે તેનો અર્થ એ છે કે અબ્સોર્બિંગબાઉન્ડ્રી ની સ્થિતિ FEM માં છે આપણે એક ચોક્કસ દિશામાં સમતલ તરંગની ટ્રાવેલિંગ લીધી હતી અને આપણે પૂછ્યું હતું કે આ તરંગના સમીકરણથી કંડીશન શું સંતોષાય છે ખાસ વિકલન અને આપણે તે બાઉન્ડ્રી પર લાગુ કર્યું હતું આ બંને વચ્ચે શું સંબંધ હતો એમ કહીએ કે શૂન્યાવકાશમાં ટ્રાવેલિંગ કરતા તરંગ માટે તે સાચું હોવું જોઈએ આપણે તેને કોઈપણ દિશામાં ટ્રાવેલિંગ કરતા તરંગ પર દબાણ કરીશું અને તેના કારણે આપણે થોડી ભૂલ સહન કરીશું આ જ તત્વજ્ઞાન નો હવે ઉપયોગ કરવામાં આવશે ચાલો ગણનાત્મકના માધ્યમની જમણી બાજુની બાઉન્ડ્રી પર કહીએ તેથી જમણી બાજુની બાઉન્ડ્રી ઓકે તેથી ત્યાં એવું છે કે આ એક ગણનાત્મક ક્ષેત્રવિસ્તાર છે અને આ મારી બાઉન્ડ્રી અહીંથી બરાબર છે તેથી બાઉન્ડ્રી અને ટ્રાવેલિંગ કરતા તરંગો આ જેમ છે અને હું આ એક શરત લાગુ કરું છું જો હું શરત લાગુ કરું અને ત્યાં ખરેખર ફક્ત શૂન્યાવકાશ છે તો પછી જમણી બાજુના ટ્રાવેલિંગ તરંગમાં નથી તેથી મારે કેટલીક બાઉન્ડ્રી કંડીશન લાગુ કરવાની જરૂર છે અને હું બાઉન્ડ્રી ની કંડીશન લાગુ કરું છું શું તે સારી બાબત છે હા પરંતુ આ જમણી બાઉન્ડ્રી છે તેથી જમણી બાઉન્ડ્રી પર ત્યાં સ્કેટર્સ રીતે સારી વાત જો 1 D સમસ્યા હોય તો અહીં કોઈ મુદ્દો નથી કારણ કે આ પરફેક્ટલી બાઉન્ડ્રી ની કંડીશન યોગ્ય છે તેથી આ પરફેક્ટલી છે અને તે FEMમાં પણ હતું 1 D સમસ્યામાં તે પરફેક્ટ છે ત્યાં કોઈ પણ પરાવર્તન રહેશે નહીં કારણ કે આ હંમેશા સાચું છે ઓકે